બરાબર તેથી અમે કેવી રીતે ગણતરી કરીએ છીએ તે જોયા પછી અમે સ્ત્રોતનો પરિચય કેવી રીતે કરીએ છીએ તે પછી મને લાગે છે કે આપણે શોધવાની જરૂર છે કે આપણે શા માટે આ બધું પ્રથમ સ્થાને કરી રહ્યા છીએ તેથી એન્ટેના ડિઝાઇનર ના દૃષ્ટિકોણથી શા માટે તમે એન્ટેના ડિઝાઇનર ને કોમ્પ્યુટેશનલ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ માં રસ લેવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરી શકો છો તેથી અમે કહ્યું કે જો એન્ટેના ની સપાટી પર ખૂબ જ સામાન્ય રીતે કરંટ જાણીતા ન હોય તો અમારે મેક્સવેલ ના સમીકરણોને ઉકેલવાની જરૂર છે તેથી અમે કરંટ મેળવી શકીએ છીએ પછીનો પ્રશ્ન એ છે કે શું એકવાર તમે કરંટ મેળવી લો પછી તમે A મેળવી શકો છો A થી તમે E અને H બરાબર મેળવી શકો છો અન્ય કોઈપણ પાસું તમે વિચારી શકો છો કે શા માટે આપણે એન્ટેના એન્જિનિયરે CEM વિશે કાળજી લેવી જોઈએ જવાબનો પ્રકાર સ્લાઇડ પર છે તે એન્ટેના ના ઈમ્પિડ્ન્સ વિશે છે તેથી સામાન્ય રીતે મારો મતલબ પરંપરાગત રીતે RF વર્લ્ડ અને એન્ટેના વર્લ્ડ બે અલગ અલગ વર્લ્ડ છે તો તમારી પાસે અમુક RF સર્કિટ છે જે તમારા સિગ્નલ અને બધા જનરેટ કરે છે અને તમારી પાસે એન્ટેના છે હવે જ્યારે તમે બે અલગ અલગ વિદ્યુત તત્વોને જોડશો ત્યારે શું થશે વિદ્યાર્થી અલગ અલગ અલગ અલગ ઈમ્પિડ્ન્સ હોઈ શકે છે અને અલગ અલગ ઈમ્પિડ્ન્સ ના કારણે શું થશે વિદ્યાર્થી રીફલેક્શન બરાબર તેથી બધી પાવર એ નથી મારો મતલબ એ નથી કે શ્રેષ્ઠ પાવર તમને ગમે તે લોડ માં નાખવામાં આવતો નથી તેનો કેટલોક ભાગ પાછો રેફલેક્ટેડ થાય છે જે અનિચ્છનીય છે બરાબર તો આપણે કેવી રીતે જાણી શકીએ કે એન્ટેના નો ઈમ્પિડ્ન્સ શું છે ખરું કે ચાલો પાછળ એક નજર કરીએ અને હું એન્ટેના ડિઝાઇન માટે CEM ની મુખ્ય એપ્લિકેશન ને અનુસરું છું તેથી ટ્રાન્સમીટીંગ મોડ માં હું એન્ટેના ની બરાબર સર્કિટ દોરવા જઈ રહ્યો છું તો ચાલો આપણે ટ્રાન્સમિટિંગ કેસ લઈએ તેથી તમારી પાસે કેટલાક એવા જનરેટર છે જેને તમે જાણો છો કે તેની પાસે તેની પોતાની Zg ની કેટલીક ઈમ્પિડ્ન્સ છે તે જટિલ ઈમ્પિડ્ન્સ છે તેથી આ RF એન્જિનિયર ડિઝાઇન કૌશલ્ય છે અને તે તમને આપે છે હવે હવે તમે તમારા એન્ટેના ને તેની સાથે કનેક્ટ કરો છો બરાબર તેથી આપણે વિચારી શકીએ કે આ અહીં એક બે પોર્ટ છે અને આ તમારું એન્ટેના છે તેથી અહીં તે છે જ્યાં આ બે વર્લ્ડ મળશે અને આ તમારું એન્ટેના છે તો તે આ રીતે રેડિયેશન મોકલી રહ્યું છે બરાબર આનું સર્કિટ ઈક્વીવેલન્ટ શું છે તે ખૂબ જ સરળ છે તેથી ધારો કે હું અહીંથી જોઉં છું તેમાંથી કોઈપણમાંથી જોતાં આ આખી વસ્તુને અન્ય ઈમ્પિડ્ન્સ દ્વારા બદલી શકાય છે બરાબર તેથી આ હું આની જેમ બદલી શકું છું તેથી આ જનરેટર અહીં રહે છે મારી પાસે કેટલાક Zg છે આ મારું પોર્ટ a અને b છે તેથી કેટલાક રીએક્ટીવ છે મારો મતલબ છે કે કેટલાક અવરોધક ભાગ અને કેટલાક રીએક્ટીવ ભાગ છે બરાબર તેથી એન્ટેના ને આ લમ્પ પરિમાણ દ્વારા બદલવામાં આવ્યું છે અને તેથી આ એકસાથે Za છે તેથી મારે જાણવાની જરૂર છે કે આ વિચાર શું છે અન્યથા કેવી રીતે શ્રેષ્ઠ પાવર ટ્રાન્સફર માટે મારે Zg શું જોઈએ છે વિદ્યાર્થી Za કોંજ્યુગેટ Za બરાબર તેથી મને જાણવા માટે કે મારે Za શું સાચું છે તે શોધવાની જરૂર છે મને બરાબર ખબર નથી કે Za શું છે અને આવી જ સમસ્યા તમારા રીસિવિંગ એન્ટેના ના કિસ્સામાં આવે છે તેથી રીસિવિંગ એન્ટેના એટલું છે હું ફક્ત આ દોરી શકું છું તેથી અહીં મારી પાસે થોડો લોડ હશે આ અહીં એક લોડ છે આ મારા બે એન્ટેના ટર્મિનલ છે આ મારો રીસિવિંગ કેસ છે અને સર્કિટ સમકક્ષ ZL બનશે તે લોડ છે જેણે તેને કનેક્ટ કર્યું છે જે તમને લાગે છે કે અહીં શું થશે મારે શું દોરવું જોઈએ સમકક્ષ શું હશે વિદ્યાર્થી વોલ્ટેજ સ્ત્રોત વોલ્ટેજ સ્ત્રોત ટર્મિનલ માં અમુક વોલ્ટેજ પ્રેરિત છે તેથી મારી પાસે અમુક V છે − એ લખવું જોઈએ નહીં મને લાગે છે કે અમુક V T પ્રેરિત છે અને Za એ જ રહે છે સામાન્ય રીતે પારસ્પરિકતા દ્વારા તેથી આ તે જ છે જે એકદમ સાહજિક કેટલાક વોલ્ટેજ એન્ટેના ટર્મિનલ્સ પર પ્રેરિત થાય છે જે વોલ્ટેજ એન્ટેના ના ઈમ્પિડ્ન્સ અને લોડ ના ઈમ્પિડ્ન્સ બંને પર લાગું પડે છે તમે Za કેવી રીતે શોધી શકો છો એ પ્રશ્ન છે વિદ્યાર્થી Z પેરામીટર નો ઉપયોગ કરીને વિદ્યાર્થી Z પરિમાણ તેથી તમારો મતલબ છે કે માપન કરો વિદ્યાર્થી ના જો આપણે એન્ટેના માટે સમકક્ષ સર્કિટ મેળવીશું તો તે ખૂબ જ સરળ છે ઈમ્પિડ્ન્સ ને સમાપ્ત કરે છે ના જ્યારે તમે કહો છો કે આપણે સમકક્ષ સર્કિટ કેવી રીતે મેળવી શકીએ ત્યારે મેં એક બોક્સ દોર્યું છે જેને Za કહે છે પરંતુ હું Za ની કિંમત કેવી રીતે જાણી શકું તે ક્યાંકથી આવવું જોઈએ વિદ્યાર્થી તે સમકક્ષ સર્કિટ ડીશ્ટ્રીબ્યુશન છે કાં તો તે માપવાથી આવશે અથવા તે ક્યાંથી આવશે તે કેટલાક મેક્સવેલ ના સમીકરણો અથવા કેટલાક અંદાજો અથવા આમાંથી કંઈક આવે છે વિદ્યાર્થી તે ક્યાંથી આવશે વિદ્યાર્થીઃ આવો હા મેં તેને લમ્પડ ઘટકોમાં બનાવ્યું છે પરંતુ મને લમ્પ પરિમાણોની કિંમત ખબર નથી કે મારે Ra અને Xa ની કિંમત માટે શું મૂકવું જોઈએ તે આધાર રાખે છે ઉદાહરણ તરીકે એન્ટેના ની લંબાઈ તેના તમામ ભૌતિક પરિમાણ પર તેનો અર્થ એ છે કે જો આ બધી બાબતો સામેલ છે તો મેક્સવેલ ના સમીકરણો સામેલ છે જેમાં સીમાની સ્થિતિ સામેલ છે તેથી અંદાજનો એક મોટો સિદ્ધાંત છે જેનો ઉપયોગ આ લમ્પ પરિમાણોની ગણતરી કરવા માટે થાય છે તે સાઇનસૉઇડલ કરંટ ધારો તે રેખીય પ્રવાહ ધારે છે આ તમામ અંદાજો ત્યાં છે જે તમને Za નું અમુક સ્વરૂપ આપશે અને હું તે સિદ્ધાંતને આવરી લેતો નથી ત્યાં ઘણી બધી છે જેને પ્રેરિત EMF પદ્ધતિ કહેવામાં આવે છે તેથી વિવિધ પદ્ધતિઓ પર બરાબર છે આ કોર્સનો મુદ્દો તમને જણાવવાનો છે કે તે કઠોરતાથી અને બરાબર કેવી રીતે કરવું કોઈપણ વગર મારો મતલબ એટલો ઓછો અંદાજ સાથે શક્ય છે કે અહીં ઉદ્દેશ્ય બરાબર છે તેથી મુખ્ય પ્રશ્ન એ છે કે Za શું છે લાખો પ્રશ્ન છે બરાબર અને તેથી વધુ જેમ જેમ તમે વધુ અત્યાધુનિક ટેક્નોલોજી તરફ જાઓ છો તેમ તેમ આ વધુ મહત્વનું બની જાય છે કારણ કે તમે 5G એન્ટેના એરે બોર્ડ વિશે બરાબર વિચાર્યું છે એન્ટેના તત્વો બધા ખૂબ જ રસપ્રદ ખૂબ જ જટિલ માળખાં છે તેથી તમારા બધા મૂળ અંદાજો જો સરસ સાઇનસૉઇડલ કરંટ હોય તો તે હવે માન્ય નથી તેથી તમારે આ સંખ્યાત્મક રીતે યોગ્ય રીતે કરવું પડશે તેથી તે વસ્તુ છે હવે આપણે અત્યાર સુધી જે જોયું તેના આધારે તેથી અમે પોકલિંગ્ટન ઈન્ટીગ્રેટ સમીકરણનો બરાબર અભ્યાસ કર્યો છે હું આ Za ની ગણતરી કેવી રીતે કરીશ તો અમે શું કર્યું અમે ફક્ત તમને યાદ કરાવવા માટે કે અમે આ ડેલ્ટા ગેપ અંદાજને બરાબર તપાસીએ તેથી ડેલ્ટા ગેપ Δ જમણી બાજુના અંતર પર લાગુ Va વોલ્ટ હતો આ લંબાઈ થોડી કેપિટલ L જમણી હતી મેં અહીં શું કર્યું મેં આને સેગમેન્ટ માં તોડી નાખ્યું છે અને અહીં દરેક સેગમેન્ટ પર પળોની પદ્ધતિ લાગુ કરી છે તો MoM પછી અંતિમ પરિણામ તે શું જાણીતું છે હું અવિભાજ્ય સમીકરણો ખૂબ જ સારી રીતે હલ કર્યા પછી ઓળખાય છે હવે Za શું છે હું સ્પેસ નું ફંક્શન છે બરાબર મેં એન્ટેના ની લંબાઈ સાથે પલ્સ બેસિસ પર I વિસ્તૃત કર્યું છે તો હવે હું કયું મૂકીશ વિદ્યાર્થી સ્ત્રોતોની નજીક સોલ્વ કર્યા પછી તરત જ સ્ત્રોતની નજીક મને Za મળશે જે લાગુ કરેલ વોલ્ટેજ ની બરાબર હશે તેથી મૂળભૂત રીતે ઇનપુટ ટર્મિનલ્સ પર કરંટ અને વોલ્ટેજ શું છે તે ઈમ્પિડ્ન્સ છે બરાબર તેથી તે VaI સાચો છે તેથી આપણે કહી શકીએ કે અહીં આ સંકલન Z0 બરાબર છે તેથી આ રીતે તમારું CEM તમને જણાવશે કે તમે ગણતરી કરી લો તે પછી અહીં ઇનપુટ ઇમ્પિડન્સ નું મૂલ્ય શું છે તમે ખાલી જગ્યા ઈમ્પિડ્ન્સ સાથે મેળ કરી શકતા નથી વિદ્યાર્થી મારો મતલબ છે અરે વાહ તમે તેની સાથે મેળ કરી શકતા નથી મારો મતલબ છે કે તમારી પાસે તમારી સર્કિટ ઈમ્પિડ્ન્સ છે કારણ કે ચાલો આપણે 50 ઓહ્મ 75 ઓહ્મ કહીએ અને પછી તમારે તેને ત્યાં મેચ કરવું પડશે હા તમે ખાલી જગ્યા સાથે મેચ કરી શકતા નથી બધા કિરણોત્સર્ગ તે બરાબર સાથે નવી રીતે ખાલી જગ્યામાં જશે નહીં તેથી પ્રક્રિયા સ્પષ્ટ છે કે હું ઇનપુટ ઈમ્પિડ્ન્સ ની ગણતરી કેવી રીતે કરી શકું